મેગ્નેટીક મટીરીયલ્સ 1 ફ્રી સ્પેસ માં વેક્ટર પોટેન્શિયલ અને મેગ્નેટીક ફિલ્ડ ની ગણતરી કર્યા પછી આપણે હવે મેગ્નેટીક મટીરીયલ્સ તરફ આગળ વધવા માગીએ છીએઅને ત્યાં ફીલ્ડ્સ ની ગણતરી કેવી રીતે કરવી તે જોઈએ યાદ કરો કે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક કેસ માટે આવી ચર્ચાકરી હતીજ્યાં આપણે પોલેરાઈઝેબલ મટીરીયલ્સ અને ડાયઇલેક્ટ્રિક ની પણ વાત કરી હતી તે જ રીતેઆપણી પાસે મેગ્નેટીક મટીરીયલ્સ છેજ્યાં જોતેમનેમેગ્નેટીક ફીલ્ડ માં મૂકવામાં આવે તો તેઓ મેગ્નેટાઈઝડ થાય છેતેમાં ડાયપોલ મોમેન્ટ વિકસીત થાય છે હવેસૌથી સહેલું ઉદાહરણ છેજોહુંમેગ્નેટ લઉં અને તેની નજીક કોઈ પિન લાવું તો તેઆકર્ષિત થાય છે તે કેમ આકર્ષિત થાય છેકારણકે આ મેગ્નેટીક ફિલ્ડ આ પિનમાં જ એક મેગ્નેટીક મોમેન્ટ ડેવલપ કરે છે અથવા આ પિનની અંદરનું મેગ્નેટ અને પિન મૂળ મેગ્નેટ તરફ આકર્ષિત થાય છે તેદેખીતી રીતેઆવા મેગ્નેટમાંવિકસેછે કેS અને N એંડ્સ આના જેવા છે તેથીઆપણે આ સમજવા માંગીએ છીએ અથવા આપણે આ એપ્લાઇડ ફીલ્ડ્સ પરના મેગ્નેટીક મટીરીયલ્સ અથવા આ મીડિયાના મેગ્નેટીક મોમેન્ટને ગણવા અથવા રીલેટ કરવા માગીએ છીએ તો શરૂ કરવા માટેહું શું કરીશ કે પહેલા આ વિષય ડેવેલપકરવાહું પહેલા એકપોઈન્ટ મેગ્નેટીક ડાયપોલ માટે વેક્ટર પોટેન્શિયલ ની ગણતરી કરીશ કારણકે છેલ્લેજ્યારે આપણે મેગ્નેટીક મોમેન્ટનું અર્થઘટન કરવા માંગીએઆપણે તે બાઉન્ડ કરંટ દ્વારા કરવું પડશે અને તેથીતે મહત્વનું છે કે નાના મેગ્નેટીક ડાયપોલ માટે વેક્ટર પોટેન્શિયલ કેવું દેખાય તે આપણે જાણીએ અને અહીં મારો દાવો છેમને અહીં એક ટ્રાયલ આપવા દો ઓરિજીન પર રહેલા મેગ્નેટીક ડાયપોલ માટે A એ 04π mrr3 બરાબર થશે ઇલેક્ટ્રોસ્ટેટિકસ યાદ કરોr પર ઓરિજીન પર રહેલા પોઈન્ટ ડાયપોલના કારણે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ 14π0p rr3 હતો તેથીજ્યારે તમે મેગ્નેટીક ફિલ્ડ પર જાઓ છો ત્યારેશું થઈ રહ્યું છેતેઆ છે આડોટપ્રોડક્ટ ક્રોસ પ્રોડક્ટ દ્વારા બદલાય જાય છે અને ઇલેક્ટ્રિક ડાયપોલના બદલે અહીં મેગ્નેટીક ડાયપોલm છે તો ચાલો આ ચકાસી લઈએ rr3 તો આપણે કહીએ છીએ કેજોમારી પાસે ઓરિજીન પર મેગ્નેટીક ડાયપોલ m હોયઆના કારણે વેક્ટર પોટેન્શિયલ04πmrr3 છે આ હું કઈ રીતે વેરીફાય કરી શકું આવેક્ટર પોટેન્શિયલ મને એક પોઈન્ટ ડાયપોલના કારણે ફીલ્ડનું કર્લ આપવા માટે સક્ષમ હોવું જોઈએજે 04π3m rr mr3ના બરાબર હોવું જોઈએ A નું કર્લ મને આ આપે છે rr mr3 તો ચાલો આપણેતેકરીએજ્યારેહું A નું કર્લ લઉં છુંતે મને 04πઆપે છે હવેહુંઆ આઇડેન્ટિટી કર્લ નો ઉપયોગ કરું છું જે B A A BA B B A ના બરાબર છે આ કેસમાં Am છેજે કોન્સ્ટન્ટ વેક્ટર છે અનેBrr3 છેજે 1r ના બરાબર છે A A BA B B A AmBrr3 1r હવેકારણકે A એકકોન્સ્ટન્ટ વેક્ટર છેઆ પાર્ટ ડ્રોપ થઇ જશેઆ પાર્ટ ડ્રોપ થઇ જશે તેથી મારી પાસે A નું કર્લ બાકી છે જે આપણા કિસ્સામાં 04π ની બરાબર છે ચાલો સંદર્ભ સમય 0556 હું હમણાં જ પાછો જઈશ અને તપાસું છું m Bઓપરેટિંગ છે જે rr3 04πm rr3 છે હવેr≠0માટે એટલે કે ઓરિજીનથી દૂર અથવા મેગ્નેટથી દૂર rr30 છે તેથીઆ કેન્સલ થશે તો મારી પાસે B04π m છે જે rr3 પર ઓપરેટિંગ છેજ્યાં m ઓપરેટર કશું જ નથીપરંતુ mx∂xmy∂ymz∂z છે ચાલો આપણે આની ગણતરી કરીએચાલો આપણેએક ટર્મની ગણતરી કરીએ અને તેનાથી આપણને ખ્યાલ આવશે કે અન્ય ટર્મ કેવી હશે

rr3 m mx∂xmy∂ymz∂z તો ચાલો આપણેmx∂x ની ગણતરી કરીએ જે mx ∂xxxyyzzx2y2z232 ના બરાબર છે આ મને mxxx2y2z232 322x xxx2y2z252 322xyyx2y2z252 322xzzx2y2z252 આપશે મને અહીં કોરસ્પોન્ડેન્સ કરવા દો આ ટર્મ એ zx2y2z2 ટર્મના ડિફરેન્શીએશન થી મળેલ છે બીજી ટર્મ આ ટર્મ y ટર્મના ડિફરેન્શીએશનને લીધે મળે છે અને પહેલી બે ટર્મએ પહેલી ટર્મના ડિફરેન્શીએશનના લીધે મળે છે તો આપણી પાસે બાકી શું બચે છે જો હુંહમણાં x ના સંદર્ભમાં ડિફરેન્શિએટ કરુંતો મને mx xr3 મળે છે હવે હું પાછળ જઈને અમુક ટર્મ્સ કેન્સલ કરું છું જેથી મને 3 x2 x 3 x y y 3 x z z mxr5મળશે તો હુંઆને mx xr3 3 m x x x x y y z z r5 લખી શકું છું તે જ રીતે my∂y માટે મનેmy yr3 3 m y y rr5 મળશે અહીં xxyyzz ને હું r તરીકે લખું છુંઅને અંતેજ્યારેહું mz∂z લઇશ ત્યારે મને mz zr3 3 m z z rr5 મળશે x xxxyyzzr5mxxr3 3m z z rr5 મને ફર્સ્ટ ટર્મ લખવા દોતે શું છેફર્સ્ટ ટર્મ mx∂y છે જે આના બરાબર છે જો હુંઆ બધાને ઉમેરું તો મને શું મળશે ડાબી બાજુ મને m મળે છે અને અહીં મને mxxmyymzzm અને 3m x x r3m y y r3m z z r 3m r r r મળશે તેથી મને સમીકરણ m r3 3 m r rr5 ના બરાબર મળશે r rr5 તો જોહુંઆ બધાને સાથે મૂકું તોઆપણે A સાથે શરૂઆત કરી હતીજે 04πના બરાબર છે અને તે આપણને 04πm r≠0 આપે છે અને તે 04πmr3 3m r rr5 ના બરાબર છે અહીંr 2 ને બહાર કાઢી શકાય તેથી મને 04π3m r r mr3 મળે છે જે સેન્ટરમાં રહેલા પોઈન્ટ ડાયપોલના એક્સપ્રેશનને સમાન છે તોઆપણે અહીં બતાવ્યું કેજો ઓરિજીનમાં એક પોઈન્ટ ડાયપોલ m છેઆ મને એક વેક્ટર ફીલ્ડ A આપે છેજે 04πmrr3 ના બરાબર છે આ ઇલેક્ટ્રોસ્ટેટીકકેસ નું એકખૂબ જ અગત્યનું રિલેશન છેજ્યાં આપણી પાસે ઓરિજીનમાં રહેલા ઇલેક્ટ્રિક ડાયપોલનું ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ p rr3 ના બરાબર છે r r mr3 ∴ A04πmrr3 હવેઆપણે આનો ઉપયોગ કરીને એ બતાવવા માટે જઇ રહ્યા છીએ કે જેમાં નંબર1 છે કે એક નાની કરંટ કેરિંગ લૂપહું સ્પષ્ટતા કરીશ કે એ કેટલી નાની છે તે મેગ્નેટીક ડાયપોલ m સાથે સમકક્ષછે જે I a ના બરાબર છે જયાં I એ કરંટ છે અને a લૂપનો એરિયા છે જ્યાં a ને ફરીથી કરંટની દિશા દ્વારા આપવામાં આવે છેજો કરંટની દિશા કાઉન્ટર ક્લોકવાઇઝ છે તો aબહારની તરફ આવશે જો કરંટ ડાયરેક્શન ક્લોકવાઇઝ હશે તો એરિયા અંદરની તરફ આવશે ફરીથીઆપણે આ કારણોથી વેક્ટર પોટેન્શિયલ ગણીશું અનેદર્શાવીશું કેવેક્ટર પોટેન્શિયલ ની દિશા મેગ્નેટીક ડાયપોલમાંથી બહાર આવતા હોય તેમછે તોકરંટ ડિસ્ટ્રિબ્યૂશન માટેA04πjr|r r| dv તરીકે આપવામાંઆવે છે ચાલો કરંટ કેરિંગ વાયર લઈએમને તે થોડો જાડો બનાવવા દો અને આ એન્ડ પોઇન્ટ પર ક્રોસ સેક્શન a લઈશું અને આ કરંટ ડિરેક્શન dl છે તો હવે તમને યાદહશે કે પહેલાં આપણે i થી j પર આવ્યા હતાહવેહું ફરી અહીથી i તરફ જવા માગીશ તો હું તેને 04πjr a dl|r r| લખું છું અહી મેં વાયરનો ક્રોસ સેક્શનલ એરીયા લખેલો છે હવે હું આ વેક્ટર સાઇનને અહી થી લઇશ અને હું તેને dl પર લગાડીશ અને મને ખબર છે કે ક્રોસ સેક્શનલ એરિયા a કરંટ કેરિંગ દિશાને લંબ છે તેથી હું આને 0I4πdl|r r| લખી શકું છું જે કરંટ I નું વહન કરતા વાયરના કારણે A છે adl|r r|0I4πdl|r r| તો કરંટ કેરિંગ વાયર A0I4πdl|r r| દ્વારા આપવામાં આવે છે હવે સ્ટોક્સના થીયરમનો ઉપયોગકરીકોઈ એક ખરેખર Ifdlds× સમાન છે તેથીએક બંધ કર્વ પરજોહું dl f લઉતો તે ds ×f ના બરાબર છે તેથીહવેમારીપાસેશું છેહુંઆને એપ્લાય કરું છુંઆહુંતમને એસાઇન્મેન્ટ પ્રોબ્લેમ તરીકે સોલ્વ કરવા આપીશ જે તમારે સબમીટ કરવું જરૂરી નથી મારી પાસે A0I4πdl|r r| છે હવે હું 1|r r|fr લઇશ જ્યાં f એ ફંકશન છે તો આ 04πIds×1r r ના બરાબર થશે મને આ ફરી લખવા દો A એ 04πIds×1r r ના બરાબર છે જે 04πIds×r rr r3 ના બરાબર છે

આ પ્રાઇમના સંદર્ભમાં ગ્રેડીયંટ છે મને ફરી તમને યાદ કરાવવા દોહુંઆકરંટ લૂપલઈ રહ્યો છુંઅનેજોકરંટ ક્લોકવાઇઝ દિશામાં હોયતો અહીં હું ds અંદરની તરફ લઇ રહ્યોછું તોઆ જમણા હાથના નિયમ દ્વારા આપવામાં આવેલ છે A04πIds×r rr r304πIds×r rr r3 હવેઆપણે આ લૂપને ખૂબ જ નાની લૂપ તરીકે લઈએ કેટલી નાનીકે અહીં rr છે હવેફર્સ્ટ અપ્રોક્સીમેશન તરીકેહું r ની અવગણના કરીને આ રીતે લખીશકું છુંA0I4πdsrr3જ્યાં ds હવે આપણો પ્રાઇમવેરિયેબલ છેઅનેતેથીતે r પર આધારીતનથીજે મને લૂપનો કુલ એરિયા આપે છે તેથીઆ 04πI a rr3 બને છે તો મેં અહીં દર્શાવ્યું કે જોહુંઆ તમામ વેક્ટર આઇડેન્ટિટીઝ નો ઉપયોગ કરુંતો મારી પાસે કરંટ કેરિંગ લૂપછે કે જે નાની છે પછી A04πI a rr3 છે જ્યાં r એ લૂપથી અંતર છે